વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા વહન થતી ઉર્જા અને ગતિ ઉદાહરણો અગાઉના વ્યાખ્યાનમાં આપણે જોયું કે વિદ્યુતચુંબકીય તરંગો માં તીવ્રતા હોય છે જે cu જેટલી હોય છે જે 120E02 બરાબર છે અને વિદ્યુતચુંબકીય તરંગો ગતિ પણ ધરાવે છે જે યુનિટ સમય દીઠ યુનિટ ક્ષેત્રમાં u સમાન હોય છે અને પરિણામે તેઓ એક દબાણ લાવી શકે છે જે ઊર્જા લાવી શકે છે અને તમને ગરમી આપી શકે છે હવે આ વ્યાખ્યાનમાં હું 2 ઉદાહરણો હલ કરવા જઇ રહ્યો છું તમને એક ખ્યાલ આપવા માટે કેવા પ્રકારનાં વિદ્યુતચુંબકીય ક્ષેત્રો સંબંધિત છે સામાન્ય પ્રકાશ માંથી નીકળતું વિદ્યુતચુંબકીય રેડિયેશન અથવા તેઓ કયા પ્રકારનાં દબાણ લાગુ કરે છે તેથી આ વ્યાખ્યાન આવશ્યકપણે સંખ્યાઓ વિશે છે ઉદાહરણ તરીકે ચાલો હવે આપણે એક 60 વોટ નો બલ્બ લઈએ તેનો અર્થ એ કે પ્રકાશ બહાર નીકળશે એ 60 વોટ જેટલો છે અને બલ્બથી 1 મીટરના અંતરે વિદ્યુતક્ષેત્ર ના એમ્પ્લિટ્યૂડ અને ચુંબકીય ક્ષેત્ર ના એમ્પ્લિટ્યૂડની ગણતરી કરો અને અહીં ધારણા છે કે આ બલ્બ એક બિંદુ સ્ત્રોત છે હું આ બલ્બને એક બિંદુ સ્રોત તરીકે લઈ રહ્યો છું જે આઇસોટ્રોપિકલી ફેલાય છે તેનો અર્થ એ કે ત્યાં કોઈ ખાસ દિશા નથી કે જેમાં ફેલાય છે તેથી મારી પાસે એક બલ્બ છે જે બધી દિશામાં રેડિયેશન આપે છે અને આપણે 1 મીટર પર સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર શું છે તે જોવા માંગીએ છીએ તેથી આ બધા વિદ્યુતચુંબકીય તરંગો રેડિયલ દિશા માં પ્રસરે છે ચાલો આપણે આ એક દિશા તરફ જોઈએ વિદ્યુત ક્ષેત્ર તેના માટે લંબરૂપ બનશે અને તેથી તે ચુંબકીય ક્ષેત્ર બનશે પાવર એકમ વિસ્તાર દીઠ વહન કરે છે અને આ કિસ્સામાં 60Js4πR2 છે આપણે r ને 1 મીટર જેટલું લીધું છે તેથી આ 15Wattsm2 એ પાવર છે અને આ એકમ ક્ષેત્ર દીઠ પાવર અથવા એકમ સમય દીઠ એકમ ક્ષેત્રે ઊર્જા શું છે આ પોઇન્ટિંગ વેક્ટર ના બરાબર છે અને તેથી આપણી પાસે આ c u છે જે c 120E02 છે તે 15ની બરાબર છે અને હું E0 ની ગણતરી કરવા માંગું છું તેથી E0 30 c જેટલું થશે ગણતરી સરળ કરવા માટે 4 વડે ગુણાકાર કરીએ તેથી આ 1204 c થશે જે12091093108 મને 60 વોલ્ટ પ્રતિ મીટર આપે છે 120E0215E030π c60Vm કલ્પના કરો કે જો તમે 60 વોટના બલ્બ થી 1 મીટરના અંતરે ઊભા છો તો તે રેડિયેશન ને લગતું વિદ્યુતક્ષેત્ર 60 વોલ્ટ પ્રતિ મીટર જેટલું છે વોલ્ટનો તફાવત 60 વોલ્ટ છે વિદ્યુતક્ષેત્ર આટલું છે તમે દૂર જશો પાવર મોટા વિસ્તાર સુધી ફેલાશે અને તેથી વિદ્યુતક્ષેત્ર ઘટી જાય છે સંબંધિત ચુંબકીય ક્ષેત્ર વિશે શું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા E0C છે તેથી આ 603108 ટેસ્લા જે 2010 8 થશે જે 210 7 ટેસ્લા થશે તેથી સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર ખરેખર ખૂબ નાનું છે ઉદાહરણ 2 માં હું લેસર પોઇન્ટર વિશે વાત કરવા જઇ રહ્યો છું જે લેસર લાઈટ આપે છે ચાલો આપણે આને ટિપિકલ લેસર પોઇન્ટ કહીએ જે આપણે ઓડિટોરિયમ માં લેબમાં જોઈએ છે ચાલો આપણે કહીએ કે અહીં 20 મિલી વોટનો પાવર બહાર આવી રહ્યો છે અને લેસર લાઈટ બીમ તરીકે જાય છે આ બીમની ત્રિજ્યા 1 મિલીમીટર છે તમારે આ લેસર સપાટી પર કેટલું દબાણ એપ્લાય થાય છે તે શોધવાનું છે જ્યાં તે સંપૂર્ણપણે શોષાય છે તો આપણે જોઈ રહ્યા છીએ કે મારી પાસે એક સપાટી છે જેમાં લેસર બીમ સંપૂર્ણપણે શોષાય છે દબાણ એકમ સમય દીઠ એકમ ક્ષેત્ર દીઠ સ્થાનાંતરણની ગતિ ને કારણે આવે છે આપણી પાસે ક્ષેત્ર a એ πr2 બરાબર છે જે 10 6 π m2 છે આપણી પાસે પાવર 20 મિલી વોટ ની બરાબર છે અથવા 210 2 વોટ છે અને તેથી S અથવા પોઇન્ટિંગ વેક્ટર એ 210 2 10 6 π થશે જે 2104 π Js m2 ના બરાબર છે S u c છે જ્યાં u ઊર્જા ઘનતા છે અને તેથી u s c છે જે 2 104π 3 108 છે જે 2310 6Jm3 થશે અહીં મોમેન્ટમ કેટલું હશે Areaπr210 6π m2Power20 mW2×10 2 W S2×10 210 62×104Js m2 uSc2×104π×3×10823π10 6Jm3 મોમેન્ટમ ફ્લો એટલે કે એકમ સમય દીઠ એકમ ક્ષેત્રની સપાટીની ગતિ એ u છે જે 23π10 6 Kg m s 1m2s થાય છે અને આ મોમેન્ટમ ટ્રાન્સ્ફર્ડ છે અને તેથી દબાણ 0 673 અથવા આશરે 22 અથવા 2 2×10 7Nm2 મળશે જે જવાબ છે 2×10 7Nm2 તેથી આ ઉદાહરણો દ્વારા મેં તમને બતાવ્યું છે કે રેડિયેશન સાથે લગભગ કેટલું ક્ષેત્ર સંકળાયેલું છે જે આપણે આપણા જીવનમાં જોઇએ છે અને દબાણ કેટલું છે તમે જુઓ છો કે ક્ષેત્ર ઘણું વધારે છે 10 વોલ્ટ પ્રતિ મીટરના ક્રમનું છે અને પ્રકાશ દ્વારા એપ્લાય થયેલ દબાણ ખૂબ જ ઓછું છે 10 6 અથવા 10 7 ન્યૂટન પ્રતિ મીટર વર્ગ ના ક્રમનું છે